હેલ્લો સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના કોર્સમાં આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે આજના વિડિઓ લેક્ચરમાં ઇન્ટેલના SGX સોફ્ટવેર ગાર્ડ એક્સ્ટેંશન જોવામાં આવશે આ ટૃસ્ટેડ એકજિકયુંસન એન્વાયરમેન્ટ પરની વિડિઓઝની શ્રેણીનો ભાગ છે અગાઉના વિડિઓમાં આપણે ARM ટ્રસ્ટઝોન જોયું હતું અને ARM ટ્રસ્ટઝોન પણ ટૃસ્ટેડ એકજિકયુંસન એન્વાયરમેન્ટ બનાવે છે પરંતુ SGX વિશેની આજના વિડિઓમાં તે અલગ રીતે જોઈશું કેટલાક પરિપ્રેક્ષ્યથી ગેરંટી અને સુરક્ષા કે જે SGX દ્વારા પ્રાપ્ત થાય છે તે સર્વર પ્રકારનાં મશીન માટે વધુ પસંદ કરવામાં આવશે જ્યારે ARM નો ટ્રસ્ટઝોન એમ્બેડેડ પ્લેટફોર્મ માટે વધુ યોગ્ય છે જ્યારે આપણે સામાન્ય રીતે કોઈ મશીન અથવા સિસ્ટમ તરફ ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ત્યાં હાર્ડવેરનો બહુવિધ સ્તર હોય છે ત્યાં VM ઑપરેટિંગ સિસ્ટમ હોય છે અને તેની ઉપર એપ્લિકેશન હોય છે હવે આ દૃશ્યમાં ટ્રસ્ટ સપાટી અથવા હુમલો સપાટી એ આ સમગ્ર યોજના છે તો આનો અર્થ એ છે કે જો આપણે કહીએ કે એપ્લિકેશનમાં કંઈક સીક્રેટછે તો ચાલો આપણે એક સીક્રેટકી છે તેવું કહીએ તો આ ચોક્કસ બોક્સડ એરિયાએ તે એરિયાછે કે જેના પર તમે કીને સુરક્ષિત રાખવા માટે વિશ્વાસ કર્યો છે ઉદાહરણ તરીકે જો એપ્લિકેશનમાં એક માલવેર છે તો તે ચોક્કસ માલવેર તે સીક્રેટકીને ચોરી શકે છે તેવી જ રીતે જો હવે માલવેર ઑપરેટિંગ સિસ્ટમ અથવા VM પર હુમલો કરે છે તો એપ્લિકેશનમાં જે કી છે તેની સાથે ચેડા કરી શકાય છે તે જ રીતે હાર્ડવેરમાં હાજર માલવેર અથવા ટ્રોજન એપ્લિકેશનમાંની સીક્રેટકીને ચોરી શકે છે આપણે અહીં જે જોઈએ છીએ તે એ છે કે કોઈ સામાન્ય સિસ્ટમમાં કંઇક સીક્રેટ રાખવા માટે આપણે ઘણી બધી ધારણાઓની જરૂર પડશે જેમકે તમામ અન્ડરલાઈન હાર્ડવેર સિસ્ટમ સોફ્ટવેર જેવાકે વર્ચુઅલ મશીન મેનેજર અને ઑપરેટિંગ સિસ્ટમ એ બધા વિશ્વસનીય છે હવે SGX આપણે જે કરવામાં મદદ કરે છે તે તે છે કે તે સંભવિત એટેક સપાટીને ઘટાડે છે SGX ઇનેબલ કમ્પ્યુટર સિસ્ટમકઇંક આવી હશે અને આપણી પાસે એક એપ્લિકેશન છે અને આ એપ્લિકેશન પાસે સીક્રેટકી છે હવે SGX સાથે આ સીક્રેટકીને ફક્ત તે જ જરૂરી છે કે એપ્લિકેશનમાંના ભાગો જે આ લાલ ડોટેડ લાઇનમાં બોક્સડ કરેલા છે અને આ હાર્ડવેરના ભાગો વિશ્વસનીય છે તમારી પાસે હજી પણ અવિશ્વસનીય ઑપરેટિંગ સિસ્ટમ અવિશ્વસનીય વર્ચ્યુઅલ મશીન મેનેજર્સ અને વધુ હોઈ શકે છે પરંતુ જે મહત્ત્વનું સીક્રેટરાખવું જરૂરી છે તે છે કે હાર્ડવેરનો એક ભાગ એપ્લિકેશનના નાના ભાગો સાથે વિશ્વાસિત છે આપણે આ દ્વારા જે પ્રાપ્ત કરીએ છીએ તે એ છે કે આપણે હુમલાની સપાટીમાં તીવ્ર ઘટાડો કરી રહ્યા છીએ હવે જો તમે ઓપરેશનના સામાન્ય મોડની તુલનામાં ઑપરેશનના SGX સક્ષમ કરેલ મોડની તુલના કરો તો આપણે જોઈ શકીએ કે તે સીક્રેટકીની એક્સેસ મેળવવા માટે કોઈ હુમલાખોર એપ્લિકેશન OS વર્ચ્યુઅલ મશીન અથવા હાર્ડવેર પર હુમલો કરી શકે છે જ્યારે SGX સક્ષમ કરેલા હાર્ડવેરમાં હુમલાખોરે સિક્રેટ કીની એક્સેસ મેળવવા માટે હાર્ડવેરના નાના ભાગોમાં અથવા એપ્લિકેશનના કોડના નાના ભાગોને લક્ષ્ય બનાવવું પડે ચાલો SGX કેવી રીતે ફંકશનકરે છે તે વિશે વધુ વિગતો જોઈએ તો ચાલો આપણે કહી શકીએ કે આ આપણી પ્રોસેસ સ્પેસ છે આપણે જોયું છે કે પ્રોસેસ સ્પેસ માં કોડ એટ્લે કે એપ્લિકેશન કોડ હોયએપ્લિકેશન ડેટા જે સ્ટેક્ હીપનો સમાવેશ કરે છે તે છે અને તે પ્રોસેસના લાક્ષણિક સરનામાંની હાયર સ્પેસમાં ઓપરેટિંગ સિસ્ટમ રહે છે હવે SGX આપણે જે કરવાની પરવાનગી આપે છે તે છે આ સરનામાંની જગ્યામાં એન્ક્લેવ્સ છે એટલે કે આપણે અહીં જે જોઈએ છીએ તે એ છે કે પ્રોસેસની આ સમગ્ર સરનામાંની જગ્યામાં એક એરિયાછે જેને એન્ક્લેવ્સ કહેવામાં આવે છે જે ટૃસ્ટેડ એકજિકયુંસન એન્વાયરમેન્ટ પ્રાપ્ત કરવા માટે જરૂરી સેન્ડબોક્સ પ્રદાન કરે છે આ ચોક્કસ એન્ક્લેવ્સ માં તમારી પાસે કેટલાક નિયમિત કોડ સ્ટેક અને હીપ છે આપણે તેને એન્ક્લેવ્સ કોડ એન્ક્લેવ્સ સ્ટેક અને એન્ક્લેવ્સ હીપ કહીએ છીએ અને તમારી પાસે કેટલાક મેનેજમેન્ટ ડેટા હશે જેમ કે એન્ટ્રી ટેબલ અને TCS જે થ્રેટ કંટ્રોલ સ્ટ્રક્ચર છે આ બધું એન્ક્લેવ્સ માં હાજર હોઈ શકે છે હવે આ એન્ક્લેવ્સ ને શું અનન્ય બનાવે છે તે તે છે કે કોઈપણ કોડ કોઈપણ ફંકશનઅથવા કંઈપણ જે આ એન્ક્લેવ્સ ની બહાર ચલાવતું હોય છે ઉદાહરણ તરીકે અહીંના આ લીલા પ્રદેશમાં એન્ક્લેવ્સ ની અંદર હાજર કોઈપણ કોડ અથવા ડેટા એક્સેસ કરવામાં સમર્થ હશે નહીં ઉદાહરણ તરીકે અહીં હાજર કોડ એન્ક્લેવ્સ કોડમાં હાજર ફંક્શન ને સીધા જ કોલ કરી શકશે નહીં એ જ રીતે એન્ક્લેવ્સ ની બહાર હાજર કોડ સીધા ડેટા જે સ્ટેક અથવા એન્ક્લેવ્સ માં હાજર હીપમાં છે તેને એક્સેસ કરવા માટે સમર્થ હશે નહીં જો કે ઊલટું હવે સાચું છે જો તમે એન્ક્લેવ્સ ની અંદરનો કોડ ચલાવી રહ્યા હોવ તો આ ચોક્કસ કોડ એન્ક્લેવ્સ માં હાજર સ્ટેક અને હીપ તેમજ એન્ક્લેવ્સ ની બહાર હાજર અન્ય તમામ એપ્લિકેશન ડેટા અને કોડને એક્સેસ કરવામાં સમર્થ હશે એન્ક્લેવ્સ આપણે જે કરવાની મંજૂરી આપે છે તે તે છે કે તે એક બંધ સેન્ડબોક્સ બનાવવા માટે સક્ષમ છે જેના દ્વારા તમે ગુપ્તતા અને અખંડિતતા મેળવી શકો છો ગુપ્તતા દ્વારા આપણો મતલબ એ છે કે એન્ક્લેવ્સ ની અંદર હાજર કોડ અને ડેટા ને કોઈપણ કોડ અથવા એન્ક્લેવ્સ ની બહારની કોઈપણ વસ્તુ થી સીક્રેટરાખવામાં આવે છે સામાન્ય આ બહુવિધ રીતે પ્રાપ્ત થાય છે ઉદાહરણ તરીકે એન્ક્રિપ્શન છે જે થાય છે અને તે આપણે પછીના વિડિઓમાં વધુ જોશું હાર્ડવેરમાં વિશેષ મેમરી મેનેજમેન્ટ એકમો હાજર છે જે એક એન્વાયરમેન્ટ બનાવે છે જેથી કોડ અને ડેટાની ગુપ્તતા એન્ક્લેવ્સ માં પ્રાપ્ત થાય છે એવી જ રીતે આપણે કોડ અને ડેટાની અખંડિતતા પણ પ્રાપ્ત કરીએ છીએ જે એન્ક્લેવ્સ ની અંદર હાજર છે આનો અર્થ એ છે કે કોઈ પણ કોડ અને ડેટા ને બાહ્ય પક્ષ બદલવા અથવા સંશોધિત કરી શકાતા નથી આ ખાસ હેતુ હાર્ડવેરનો ઉપયોગ કરીને ફરીથી કરવામાં આવે છે હાર્ડવેરમાં હાજર વિશેષ મેમરી મેનેજમેન્ટ એકમો તેમજ ઘણાં બધાં ક્રિપ્ટોગ્રાફી એલ્ગોરિધમ્સ ખાતરી કરે છે કે ડેટામાં ચેડા ન થાય હવે ઇન્ટેલ પ્રોસેસરમાં SGX પણ એક વસ્તુ જે પ્રાપ્ત કરે છે તે એ છે કે તે ખાતરી કરે છે કે જ્યારે ડેટા પ્રોસેસરની બહાર જાય છે જ્યારે એન્ક્લેવ્સ માંથી ડેટા અથવા કોડ પ્રોસેસરની અંદર અથવા બહાર જતા હોય છે ત્યારે તેની જોગવાઈઓ છે કે કોઈ પણ એતેકર વિવિધ બસોનું નિરીક્ષણ ન કરે અથવા સિસ્ટમ પર હાજર ડી રેમ પર સ્નૂપ ન કરે અને કોડ અને ડેટા શું છે તે ઓળખવા માટે સક્ષમ ન હોય મેમરી એન્ક્રિપ્શન કરીને આ પ્રાપ્ત થાય છે કોઈપણ ડેટા કે જે એન્ક્લેવ્સ માંથી એક્ઝિક્યુટ થવાનો છે તે રેમ માં એન્ક્રિપ્ટેડ સ્થિતિમાં સંગ્રહિત કરવામાં આવશે હવે જ્યારે આ ડેટા રેમથી પ્રોસેસરમાં ખસેડવામાં આવે છે ત્યારે તે પ્રોસેસરની અંદર ડિક્રિપ્ટ થઈ જાય છે જો ત્યાં ડેટા બસ પર સ્નૂપિંગ કરવામાં આવી છે અથવા ત્યાં ડી રેમ માં સ્નૂપિંગ થઈ રહી છે તો પછી શું થશે કે હુમલાખોર ફક્ત એન્ક્રિપ્ટેડ કોડ જોશે અને સંવેદનશીલ ડેટા અને માહિતી હજી પણ સીક્રેટરાખવામાં આવી છે તો ચાલો જોઈએ કે આ વસ્તુઓ આંતરિક રીતે કેવી રીતે ફંકશનકરે છે SGX એ આ ટૃસ્ટેડ એકજિકયુંસન એન્વાયરમેન્ટ ને પ્રાપ્ત કરવા માટે એક તદ્દન જટિલ પદ્ધતિ છે અને આ બાબતો કેવી રીતે કાર્ય કરશે તે વિશે આપણે આ વ્યાખ્યાનમાં ખૂબ જ ટૂંકું અવલોકન જોશું SGX સક્ષમ પ્રોસેસરમાં શું થાય છે તે શરૂ કરવા માટે રેમના કેટલાક ભાગને PRM તરીકે ચિહ્નિત થયેલ છે આ પ્રોસેસર સંબંધિત મેમરી તરીકે ઓળખાય છે BIOS દ્વારા આ વિસ્તારને A સરનામાંથી સરનામાં B સુધી પ્રોસેસર સંબંધિત મેમરી તરીકે ચિહ્નિત થયેલ છે આનો અર્થ શું છે કે ઑપરેટિંગ સિસ્ટમ અથવા પ્રોસેસર પર ચાલતી કોઈપણ એપ્લિકેશન સીધા જ PRM માં મેમરીને એક્સેસ કરી શકશે નહીં મેમરીના આ PRM ક્ષેત્રની વિશેષતા એ પણ છે કે કોઈ બાહ્ય ઉપકરણ કોઈ બાહ્ય માસ્ટર ડિવાઇસ જેવા કે નેટવર્ક ગાર્ડ અથવા ગ્રાફિક એન્જિન્સ આ PRM પર ડેટા વાંચવા અથવા લખવા માટે સમર્થ હશે નહીં DMA આ ક્ષેત્ર જે મેમરીનો PRM એરિયા તેમાં એક્સેસકરવા અક્ષમ છે ઑપરેટિંગ સિસ્ટમમાટે આનો અર્થ શું છે તે છે કે આ PRM પ્રદેશને OS દ્વારા અસ્તિત્વમાં નથી તેવી મેમરી તરીકે ઓળખવામાં આવે છે તેનો અર્થ એ છે કે પ્રોસેસરની સંપૂર્ણ મેમરી રેમ્સમાં હોલ છે અથવા ઑપરેટિંગ સિસ્ટમ આ PRM ને મેમરી ક્ષેત્રમાં હોલ તરીકે જુએ છે અને કોઈ મેમરી અથવા અન્ય ડેટા ત્યાં ફાળવશે નહીં અથવા આ ચોક્કસ ક્ષેત્રમાં કોઈપણ ડેટા સ્ટોર કરવાનો પ્રયાસ કરશે નહીં આમાંથી આપણે પ્રાપ્ત કરીએ છીએ તે છે કે આપણી પાસે મેમરીનો આ એરિયાછે જે સંપૂર્ણપણે હાર્ડવેરના નિયંત્રણમાં છે જેથી હાર્ડવેર એન્ક્લેવ્સ બનાવવા માટે મેમરીના આ ક્ષેત્રનો ઉપયોગ કરી શકે એન્ક્લેવ્સ ને સંચાલિત કરી શકે મેમરીને મેનેજ કરે છે અને તે આ એન્ક્લેવ્સને વાંચી લખી અને એક્સેસ કરે છે આંતરિક રીતે જે PRM સાથે થાય છે તે તે છે કે તે ઘણા EPC ના અથવા એન્ક્લેવ્સ પેજ કેશમાં વહેંચાયેલું છે આ પેજ નાં દરેક કેશ જે અહીં બતાવવામાં આવ્યા છે તે 4 કિલો બાઇટ્સનો છે આ પેજ કેશનો ઉપયોગ પ્રોગ્રામમાં હાજર વિવિધ એપ્લિકેશનના એન્ક્લેવ્સ ને સંગ્રહિત કરવા માટે થાય છે અને સાથે સાથે કેટલીક વ્યવસ્થાપન સંબંધિત માહિતી પણ છે જે ખાસ ક્ષેત્રમાં સંગ્રહિત છે EPCM તરીકે ઓળખાય છે અથવા જે EPC માઇક્રો આર્કિટેક્ચરમાં વિસ્તરે છે તે જે રીતે કાર્ય કરે છે તે એ છે કે આપણી પાસે સિસ્ટમમાં ઘણી પ્રોસેસ છે દરેક પ્રોસેસની પોતાની વર્ચુઅલ એડ્રેસ સ્પેસ હોય છે અને આ વર્ચુઅલ એડ્રેસ સ્પેસ ની અંદર દરેક પ્રોસેસની પોતાની એન્ક્લેવ્સ હોઈ શકે છે પ્રોસેસ મુજબ તમારી પાસે એક અથવા વધુ એન્ક્લેવ્સ હોઈ શકે છે અથવા તમારી પાસે કોઈ એન્ક્લેવ્સ વિના પણ પ્રોસેસ હોઈ શકે છે હવે તમારી પાસે આ એન્ક્લેવ્સ એરિયામાટે વર્ચુઅલ એડ્રેસ સ્પેસ માં આ PRM ક્ષેત્ર રેમમાં હશે આપણી પાસે મેમરી મેનેજમેન્ટ યુનિટ છે જે વર્ચુઅલ મેમરીને ફિજિકલ મેમરી સરનામાંમાં ફેરવે છે અને ઑપરેટિંગ સિસ્ટમ ખાતરી કરશે કે સરનામાંઓ આ એન્ક્લેવ્સ રેમમાં હાજર PRM ની અંદર ફિજિકલપેજ ને મેપ કરે છે તમે આ પ્રકારની ઘણી પ્રોસેસ કરી શકો છો તે દરેકની પાસે તેમના પોતાના એન્ક્લેવ્સ છે પરંતુ આ બધી પ્રોસેસ તે જ ક્ષેત્રમાં જે તે PRM એરિયાછે તે ક્ષેત્રમાં મેપ થઈ જશે તો ચાલો આપણે EPCM જોઈએ કે જે એન્ક્લેવ્સ પેજ કેશ મેપ માટે ટૂંકાક્ષર છે આ EPCM ને વધુ વિવિધ પેટા પ્રદેશોમાં વહેંચાયેલું છે અને દરેક EPC માટે આપણી પાસે એક એન્ટ્રી છે ઉદાહરણ તરીકે જો ત્યાં 424 કિલો બાઇટ્સના 1024 EPC પ્રદેશો છે પછી EPCM માં 1024 પ્રદેશો હશે દરેક પ્રદેશ સંબંધિત EPC સાથે સંકળાયેલું છે આ EPCM હાર્ડવેર દ્વારા વપરાશ નિયંત્રણ માટે વપરાય છે તે સંબંધિત ઇપીસી સંબંધિત વિવિધ માહિતી સંગ્રહિત કરે છે ઉદાહરણ તરીકે આ ચોક્કસ EPCને અનુરૂપ ઇપીસીએમ હશે જે માન્યતાઅથવા તે ચોક્કસ EPCમાટે વાંચન લેખન ચલાવવાની પરવાનગી જેવા પાસાઓને સંગ્રહિત કરે છે ઉદાહરણ તરીકે જો અહીં કોઈ કોડ હાજર હોય તો તમારી પાસે તે ચોક્કસ કોડ એક્ઝેક્યુટેબલ છે અને લખી શકાય તેવું નથી તે ચોક્કસ EPC માટે પેજ ના પ્રકાર અને વર્ચુઅલ સરનામાં શ્રેણીને પણ સંગ્રહિત કરે છે કેટલાક અર્થમાં આ EPCM પેજ ટેબલ જે સામાન્ય રીતે સિસ્ટમમાં ઉપયોગમાં લેવાય છે તેની જેમ કંઈક સમાન છે ફક્ત એટલો જ તફાવત એ છે કે મોટાભાગના પેજ ટેબલ ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા સંચાલિત થાય છે જ્યારે SGX સાથે EPCM હાર્ડવેર દ્વારા સંપૂર્ણપણે સંચાલિત થાય છે જો આપણે આ સ્લાઈડ પર પાછા જઈએ અને જુઓ કે હવે PRMમાં એન્ક્લેવ્સ માટે વર્ચુઅલ એડ્રેસ સ્પેસ ને અનુરૂપ ફિજિકલએડ્રેસ સ્પેસ માં રૂપાંતર છે હવે પછી જોશું કે બે અનુવાદ છે જેનો સમાવેશ થાય છે એક છે સ્ટાન્ડર્ડ મેમરી મેનેજમેન્ટ એકમ અને પેજ ડિરેક્ટરી અને પેજ ટેબલ જે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા જાળવવામાં આવે છે જેથી આ એરિયાના વર્ચુઅલ સરનામાને અનુરૂપ ફિજિકલ સરનામું મળે અને બીજો સેટ સરનામું EPCM નો ઉપયોગ કરીને હાર્ડવેર દ્વારા કરવામાં આવે છે જે PRM માં હાજર છે તે આ સ્થિતિને મંજૂરી આપે છે કે જ્યાં ઓપરેટિંગ સિસ્ટમ પર વિશ્વાસ ન હોય અને હાર્ડવેર દ્વારા કરવામાં આવતી વધારાની તપાસ ખાતરી કરશે કે ઓપરેટિંગ સિસ્ટમ અવિશ્વાસ હોવા છતાં પણ એન્ક્લેવ્સ કોડ અને ડેટા સુરક્ષિત રાખવામાં આવશે હવે બીજું સંબંધિત ડેટા સ્ટ્રક્ચર જે PRM માં હાજર છે તેને SECS અથવા SGX એન્ક્લેવ્સ કંટ્રોલ સ્ટોર તરીકે ઓળખવામાં આવે છે હવે દરેક એન્ક્લેવ્સ માટે એક SECS છે તે 4 કિલો બાઇટ્સનો છે અને આનો અર્થ શું છે તે ધારો કે આપની સિસ્ટમમાં 10 પ્રોસેસ ચાલી રહી છે અને દરેક પ્રોસેસમાં એક એન્ક્લેવ્સ હોય છે ત્યારબાદ PRM માં 10 SECS હાજર રહેશે આ SECS સ્ટ્રક્ચરમાં તે ચોક્કસ એન્ક્લેવ્સ વિશે ગ્લોબલ અને મેટા ડેટા શામેલ છે તેનો ઉપયોગ વિવિધ કારણો માટે કરવામાં આવે છે જેમ કે એન્ક્લેવ્સ માં હાજર કોડ અને ડેટાની અખંડિતતાની ખાતરી કરવા માટે અને તેનો ઉપયોગ વિવિધ એન્ક્લેવ્સ પ્રદેશોમાં માહિતીને મેપ કરવા માટે પણ થાય છે જેમ કે આપણે ARM ટ્રસ્ટઝોન ની તુલનામાં SGX મિકેનિઝમની એક સુવિધાનો ઉલ્લેખ કર્યો છે તે છે કે SGX એન્ક્રિપ્ટેડ મેમરીને સપોર્ટ કરે છે જો આપણે આ જોઈએ તો જો આપણે આને બહુવિધ કોડ્સ સાથેનો પ્રોસેસર ગણીએ અને આપણે માની લઈએ કે આ એક હાર્ડવેર એનેબલ પ્રોસેસર છે પછી શું થાય છે તે કોઈપણ ડેટા કે જે પ્રોસેસરની બહાર મોકલવામાં આવે છે અથવા પ્રોસેસરમાંથી પ્રાપ્ત થાય છે તે એન્ક્રિપ્ટ થયેલ સ્થિતિમાં હોય છે જ્યારે આ એન્ક્રિપ્ટેડ ડેટા પ્રોસેસરમાં પ્રવેશ કરે છે પછી ખૂબ જ ઝડપી ડીક્રિપ્શન એન્જિન તેને પ્લેન ટેક્સ્ટ ડેટામાં ડિક્રિપ્શન કરશે આનો અર્થ એ છે કે પ્રોસેસર છોડી જતો કોઈપણ ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવશે જ્યારે પ્રોસેસરમાં વાંચેલા કોઈપણ ડેટા જે એન્ક્લેવ્સ માં છે તે ડિક્રિપ્ટ થશે આ રીતે જો કોઈ હુમલો કરનાર હોય જે દાખલા તરીકે સિસ્ટમ ડી રેમ મેમરીમાં સ્નૂપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય અથવા પ્રોસેસરમાં હાજર વિવિધ બસોને સ્નૂપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય તો હુમલાખોર ફક્ત એન્ક્રિપ્ટેડ ડેટાને જોવામાં સમર્થ હશે આ એન્ક્લેવ્સ ક્ષેત્રની ગુપ્તતા તેમજ ડેટાની અખંડિતતાની ખાતરી આપે છે ઉદાહરણ તરીકે જો કોઈ હુમલાખોર આ બસ તપાસમાં આ ડેટાને સંશોધિત કરવાનો પ્રયાસ કરે છે તો પ્રોસેસરમાં તે ડેટા સંશોધિત થઈ ગયો છે તેવું શોધી અને એકસેપ્સન આપવામાં આવશે તે સ્લાઇડને ફરી યાદ કરો જ્યાં આપણે ચર્ચા કરી હતી કે એન્ક્લેવ્સ એરિયાઆવશ્યકરૂપે પ્રોસેસના અન્ય ભાગોથી તેમજ ઓપરેટિંગ સિસ્ટમથી સુરક્ષિત છે પરંતુ જો કે એન્ક્લેવ્સ ક્ષેત્રની અંદર એક્ઝેક્યુટ કરો છો એટ્લે કે એન્ક્લેવ્સ ક્ષેત્રની અંદર ફંકશન છે આ ચોક્કસ ડેટા તે ચોક્કસ પ્રોસેસના યુઝર સ્પેસમાં કંઈપણ એક્સેસ કરી શકે આ આપણને ચાર જુદા જુદા વિકલ્પો આપે છે ચાલો પ્રથમ કહીએ કે જ્યારે તમે એન્ક્લેવ્સ ની બહારના કોડમાં હો ત્યારે તમે એન્ક્લેવ્સ ની બહાર સામાન્ય સ્થિતિમાં કોડ ચલાવી રહ્યા હોવ અને તમે એન્ક્લેવ્સ ની બહાર હાજર ડેટાને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો આ માટેપરવાનગી છે બીજું તે છે જ્યારે તમે એન્ક્લેવ્સ ની બહાર કોડ ચલાવતા હોવ પરંતુ એન્ક્લેવ્સ ની અંદર હાજર કોડને એક્સેસ કરવા અથવા એક્ઝેક્યુટ કરવાનો પ્રયાસ કરો જેથી આને મંજૂરી ન હોવી જોઈએ અન્ય બે કિસ્સાઓ જ્યારે તમે એન્ક્લેવ્સ મોડમાં હોવ અને તમે એન્ક્લેવ્સ ની અંદર ડેટા એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અથવા એન્ક્લેવ્સ ની બહારના ડેટાને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો પ્રોસેસર દ્વારા આ બંનેની મંજૂરી હોવી જોઈએ તો ચાલો જોઈએ કે આ સિસ્ટમ મેનેજમેન્ટનાં મેમરી મેનેજમેન્ટ એકમો અને SGX એકમો દ્વારા કેવી રીતે સંચાલિત થાય છે આપણે આ ફ્લો ચાર્ટ ને જોઈએ છીએ જે બતાવે છે કે SGX એન્ક્લેવ્સ સિસ્ટમમાં મેમરી એક્સેસ કેવી રીતે કરવામાં આવે છે આનો એક ભાગ ઓપરેટિંગ સિસ્ટમ અને પરંપરાગત પેજ ટેબલ અને પેજ ડિરેક્ટરીઓ દ્વારા કરવામાં આવે છે જે બાકીનો ભાગ હાર્ડવેર દ્વારા ખાસ કરીને SGX પાસાઓ દ્વારા કરવામાં આવે છે તો ચાલો આપણે એ કેસની વિચારણા કરીએ જ્યાં આપણી પાસે એન્ક્લેવ્સ ની બહાર કોડ હાજર છે અને તે એ ડેટા ને મેમરી એક્સેસ કરી રહ્યું છે જે એન્ક્લેવ્સ ની બહાર હાજર છે આપણે ફ્લોચાર્ટનું પાલન કરીશું અને જોઈએ કે આને મંજૂરી હોવી જોઈએ અને ફક્ત પરંપરાગત પેજ ટેબલ અને પેજ મિકેનિઝમ્સ કાર્ય કરશે આપણી પાસે મેમરી એક્સેસ છે આપણે એન્ક્લેવ્સ ની એક્સેસને શૂન્ય પર સેટ કરીએ છીએ આપણે તપાસ કરીએ છીએ કે શું તે એન્ક્લેવ્સ મોડ છે કે નહીં આ કિસ્સામાં તેવું નથી તેથી આપણે આ પગલાંને અવગણીએ છીએ અને આપણે આ સ્થાન પર જઈએ છીએ પછી આપણે પરંપરાગત પેજ ટેબલ પેજ ડિરેક્ટરીઓ અને પેજ કોષ્ટકોનો ઉપયોગ કરીને પેજ વોક કરીએ છીએ અને આપણે તેના વર્ચુઅલ સરનામાંને કન્વર્ટ કરીયે તે ડેટાને સંબંધિત ફિજિકલસરનામાં પર હવે આગળનું પગલું આ એક એન્ક્લેવ્સ ની એક્સેસ છે ડેટા એન્ક્લેવ્સ ની બહાર હોવાથી કોઈ તપાસ જરૂરી નથી પછી ફિજિકલસરનામું ઇપીસીમાં છે કે કેમ તે જોવાનું છે આ કિસ્સામાં ડેટા એન્ક્લેવ્સ માં નથી ડેટા એન્ક્લેવ્સ ની બહાર છે તેથી એ જોવાની પણ જરૂર નથી અને છેવટે આપણે એક્સેસની મંજૂરી આપીએ છીએ ચાલો બીજું દૃશ્ય જોઈએ જ્યાં તમારી પાસે એન્ક્લેવ્સ ની બહાર કોડ હાજર છે જે એન્ક્લેવ્સ ની અંદર હાજર ડેટાને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે આ ફરીથી અનુસરશે એન્ક્લેવ્સ એક્સેસ શૂન્ય પર સેટ કરશે પછી તે એન્ક્લેવ્સ મોડમાં છે નથી એટ્લે આની જરૂર નથી આપણે અહીં જઈએ છીએ પરંપરાગત પેજ પર પેજ ટેબલ વોક કરો અને અનુરૂપ ફિજિકલસરનામું મેળવી શકો છો અને તપાસ કરો કે તે એન્ક્લેવ્સ એક્સેસ છે એન્ક્લેવ્સ એક્સેસ હજી પણ શૂન્ય પર સેટ કરેલી છે જેથી તે અહી નહીં હોય અને પછી આપણે તપાસો કે આ કિસ્સામાં ફિજિકલસરનામું EPCમાં છે કે કેમ તે હા છે અને આપણે શું કરીએ છીએ કે આપણે ફિજિકલસરનામાંને કેટલાક અસ્તિત્વમાં ન હોય તેવા મેમરી સરનામાં સાથે બદલીએ છીએ સરનામાં ને ગાર્બેજ થી ભરી પ્રવેશને મંજૂરી આપી રહ્યા છે અહીં જે બનવાનું છે તે છે કે આવી મેમરી એક્સેસ પૂર્ણ થશે પરંતુ પ્રોગ્રામ જે જોશે તે ગાર્બેજ મૂલ્ય છે અને એન્ક્લેવ્સ ની અંદર હાજર તે મેમરી સ્થાનને લગતું વાસ્તવિક મૂલ્ય નથી આપણે ત્રીજા પાસા પર પણ ધ્યાન આપીશું જ્યાં તમે એન્ક્લેવ્સ મોડમાં છો અને એન્ક્લેવ્સ ની બહારના ડેટાને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો આ ફરીથી પાલન કરશે આપણે એન્ક્લેવ્સ એક્સેસને શૂન્ય સેટ કરીશું જેમ કે આપણે એન્ક્લેવ્સ મોડમાં ચલાવીએ છીએ આ હા એન્ક્લેવ્સ એડ્રેસ સ્પેસમાં સરનામાંની એક્સેસ છે આપણે અહીં આવીએ છીએ પરંપરાગત પેજ ટેબલ વોક કરી અને અનુરૂપ ફિજિકલસરનામું મેળવો પછી આપણે તપાસીએ છીએ કે શું તે ની એક્સેસ 1 ની બરાબર છે કે નહીં કેમ કે એન્ક્લેવ્સ ની એક્સેસ હજી શૂન્ય છે આપણે અહીં આવીએ છીએ અને આપણે જોઈએ છીએ કે આ કિસ્સામાં EPCમાં ફિજિકલસરનામાંની તપાસ છે કારણ કે આપણે એન્ક્લેવ્સ મોડ પરંતુ એન્ક્લેવ્સ ની બહારના ડેટાને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને એક્સેસની મંજૂરી છે અંતિમ કેસ પર પણ ધ્યાન આપો જ્યાં આપણી પાસે એન્ક્લેવ્સ માં એક કોડ હાજર છે કે જે તમે એન્ક્લેવ્સ મોડમાં ચલાવી રહ્યા છો અને તમે ડેટાને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો જે એન્ક્લેવ્સ માં છે હંમેશની જેમ આપણે એન્ક્લેવ્સ ની એક્સેસ શૂન્યથી એન્ક્લેવ્સ મોડમાં હા કરી છે આપણે અહીં આવીએ છીએ એન્ક્લેવ્સ સરનામાંની જગ્યામાં સરનામાંની એક્સેસ આ હા છે સેટ એન્ક્લેવ્સ ની એક્સેસ 1 છે આપણે અહીં જઇએ છીએ પરંપરાગત પેજ ટેબલ વોકથી વર્ચુઅલ સરનામાંને સંબંધિત ફિજિકલસરનામાંમાં રૂપાંતરિત કરીશું પછી આપણે એન્ક્લેવ્સ એક્સેસ 1 ની બરાબર જોશું આ કિસ્સામાં એન્ક્લેવ્સ એક્સેસ 1 છે આપણે આ ભાગ પર આવીશું અને તપાસો કે ફિજિકલ સરનામું ECPમાં છે કે કેમ હવે અહીં આપણે તે ભાગ છે જ્યાં આપણે EPCM પર ધ્યાન આપીએ છીએ વિવિધ પરમિશન વગેરે ચકાસીએ છીએ અને સુનિશ્ચિત કરીએ છીએ કે આ ખાસ EPC જ્યાં એક્સેસ થવાની છે તે તે ચોક્કસ એક્સેસને મંજૂરી આપવાની યોગ્ય પરવાનગી છે જો આ મંજૂરીઓ સફળ છે તો પછી તમે આ વિશેષ એક્સેસને મંજૂરી આપશો નહીંતો આપણે ફોલ્ટ સિગ્નલ બનાવીશું આ વીડિયોમાં આપણે ઇન્ટેલ SGX નો ટૂંક પરિચય લોધો આગળની વિડિઓમાં સોફ્ટવેર દ્રષ્ટિકોણથી તે કેવી રીતે ચાલશે તે જોશે અને એપ્લિકેશન કેવી રીતે લખાય છે તે જોશું કેવી રીતે SGX મોડનો ઉપયોગ કરવામાં આવે છે અને કેવી રીતે એન્ક્લેવ્સ ની બહાર ડેટાને સામાન્ય મોડમાંથી એન્ક્લેવ્સ માં સ્થાનાંતરિત કરી અને રિજલ્ટ મેળવી શકાય છે તે જોશું